બધાને નમસ્તે એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને કોમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા એનપીટીઈએલ ઓનલાઇન પ્રમાણપત્ર અભ્યાસક્રમ માં આપનું સ્વાગત છે આ અભ્યાસક્રમમાં એન્જિનિયરિંગ ડ્રોઈંગ કોનિક સેક્શન ઓર્થો ગ્રાફિક પ્રોજેક્શન સેક્શન આઈસોમેટ્રિક પ્રોજેક્શન અને કોમ્પ્યુટર ગ્રાફિક્સ નો પરિચય અને કેટલાક ડિઝાઇન પ્રોજેક્ટ શામેલ છે છેલ્લા બે વર્ગો મા પ્રવચનોમાં અમે કોઈપણ ડ્રોઈંગ દોરવા માટે જરૂરી મૂળભૂત ડ્રોઇંગ્સ દોરવાના સાધનો ડ્રોઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ drawing instruments અને લેટરિંગ અક્ષર દોરવાની રીત ના પરિચય ને આવરી લીધું છે આપણે શીખ્યા છીએ કે એન્જિનિયરિંગ અથવા તકનીકી ડ્રોઇંગ એસેમ્બલી સિસ્ટમ સંયોજન સિસ્ટમ assembly system અથવા માળખાની સંયોજન કેવી રીતે કરવુ તે ગોઠવણી ગ્રાફિકલ રજૂઆત છે અને તે ફ્રી હેન્ડ અથવા મિકેનિકલ ટૂલ્સ નો ઉપયોગ કરીને અથવા કમ્પ્યુટરનો ઉપયોગ કરીને દોરી શકાય છે એકવાર ઇજનેરી અથવા તકનીકી ડ્રોઇંગ્સ દોરાઈ જાય તો તે ઉત્પાદન માટે મોકલવામાં આવશે અને તે ડ્રોઇંગ્સ ને વર્કિંગ ડ્રોઇંગ કહેવામાં આવે છે વર્કિંગ ડ્રોઇંગ્સ નો ઉપયોગ ઉત્પાદનના તબક્કા દરમિયાન ઉત્પાદન કરવા માટે કરવામાં આવે છે તેમાં તે ડ્રોઇંગ્સ માં ઉત્પાદનને ઉત્પાદન અને એસેમ્બલ સંયોજન કરવા માટે જરૂરી બધી માહિતી ઓ શામેલ હોય છે અમારા અભ્યાસક્રમમાં અમે મુખ્યત્વે ઇજનેરી અથવા તકનીકી ડ્રોઇંગ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ સંક્ષિપ્તમાં સમજતા છેલ્લા વર્ગમાં આપણે ડ્રોઈંગ દોરવા માટે વાપરવામાં આવતી અલગ અલગ ડ્રોઇંગ શીટ જેવી કે A0 A1 A2 થી A4 અને તેમના પ્રમાણભૂત માપ વિશે સમજ્યા હતા આપણે વધુ સારી રીતે ડ્રોઇંગ દોરવા માટે ઉપયોગમાં લેવાતા કોષ્ટકો ના પ્રકારો અને મિનિ ડ્રાફ્ટર કંપાસ કાગળ પર વર્તુળ દોરવાનું સાધન અને ડિવાઇડર્સ વિભાજક વિવિધ શેડ્સ ની પેન્સિલો અને તેમના ગ્રેડ અન્ય એક્સેસરીઝ જેવી કે સેટ સ્ક્વેર અને પ્રો ટ્રેક્ટર કોણમાપક અને અન્ય આવશ્યક ઘટકો જેવા રબર ઇરેઝર વગેરે વિશે પણ સમજેલા હતા અને પછી આપણે અક્ષરો દોરવાની રીત વિશે પણ સમજેલા હતા એક અક્ષર ની ઊંચાઈ અક્ષર ની જાડાઈ જો તે અક્ષર લોઅરકેસ નાના અક્ષર અથવા અપરકેસ મોટા કેપિટલ અક્ષર હોય તો કોઈએ કયા પ્રકારનાં પરિમાણોને અનુસરવું જોઈએ તે વિશે પણ સમજેલા હતા આજના વ્યાખ્યાનમાં આપણે ડ્રોઈંગ શીટ માટે ઉપયોગમાં લેવાતા લેઆઉટ પરિમાણો દોરવાની રીત ટોલરન્સ પરિમાણ મા માન્ય તફાવત tolerance અથવા તેના ઉલ્લેખ વિશે સમજીશું અને આપણે મુખ્યત્વે કેવી રીતે રેખા કર્વ વળાંક અને અન્ય વસ્તુઓનું પરિમાણ દોરી શકાય અને આ ટોલરન્સ પરિમાણ મા માન્ય તફાવત tolerance ના મુદ્દા ને પણ સમજીશું આ ડ્રોઈંગ શીટ માં પ્રમાણભૂત લેઆઉટ નો ગોઠવણી નો ઉપયોગ કરવો પડશે અને વિવિધ સંસ્થાઓ આ પ્રમાણભૂત લેઆઉટ નો ઉલ્લેખ કરે છે આમાં પ્રમાણભૂત એ સામગ્રી માટે ના ભાગો અથવા પ્રક્રિયા ઓ નુ વિસ્તૃત વિગતવર્ણન નો સમૂહ છે જે એકરૂપતા કાર્યક્ષમતા અને ચોક્કસ ગુણવત્તા પ્રાપ્ત કરવાના હેતુ માટે છે તેથી આ તે પ્રોટોકોલ્સ છે જેનું અનુસરણ કરવું જોઈએ પ્રમાણભૂત સંસ્થાઓનાં ઉદાહરણો આઇએસઓ એઆઈએસઆઈ એસએઇ એએસટીએમ એએસએમઇ એએનએસઆઈ અને બીઆઈએસ છે આઇએસઓ એ આંતરરાષ્ટ્રીય પ્રમાણભૂત ધોરણો છે એસએઈ એ સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ છે એએસએમઇ અમેરિકન મિકેનિકલ એન્જિનિયરિંગ એસોસિએશન છે અને બીઆઈએસ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે આ દરેક સંસ્થાઓ વિવિધ પ્રકારનાં ધોરણોને અનુસરે છે હજી આ દિવસોમાં લોકો આ ધોરણોને વૈશ્વિક ધોરણો બનાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે અને મુખ્યત્વે આપણી ડ્રોઈંગ શીટ્સ માટે આપણે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ભારતીય ધોરણો નુ કાર્યાલય ના ધોરણો ને અનુસરીએ છીએ ચાલો ડ્રોઈંગ શીટ લેઆઉટ ના નમૂનાને જોઈએ અહીં જે વસ્તુ આપણે સુવ્યવસ્થિત ધાર કોર બતાવી રહ્યા છીએ તે કાગળ છે જેને કાપવામાં આવ્યો છે A0 શીટ અથવા A4 શીટ આ લંબાઈ અને પહોળાઈ સુધી ઉપલબ્ધ છે અને તે ધાર કોર ને સુવ્યવસ્થિત ધાર કોર કહેવામાં આવે છે ડ્રોઈંગ શીટ લેઆઉટ માં આપણે સામાન્ય રીતે શીર્ષક વિભાગ ટાઈટલ બ્લોક title block જોઈ શકીએ છીએ અહીં આ જગ્યામાં વિવિધ પ્રકારના ડ્રોઇંગ કેટલીક ધાર કોર ની માહિતી એ બી સી ડી જેવા અક્ષરો અને 1 2 3 4 જેવા કેટલાક ક્રમાંક આ શીર્ષક વિભાગ ટાઈટલ બ્લોક title block અને ધાર કોર વચ્ચે કેટલી જગ્યા ખાલી છે અને ધાર કોર રેખાની પહોળાઈ અને તે ડ્રોઇંગની લંબાઈ કેટલી હોવી જોઈએ તે જાણવા માટે કોઈએ પ્રમાણભૂત પ્રોટોકોલનું પાલન કરવું પડશે આ વર્ગમાં આપણે ડ્રોઈંગ શીટ લેઆઉટ વિશે વિગતવાર સમજીશું ડ્રોઈંગ શીટ લેઆઉટ માટે પ્રથમ એક બોર્ડર્સ હાંસિયો છે સામાન્ય રીતે સુવ્યવસ્થિત ધાર ની વચ્ચે આજુબાજુમાં 10 મીમી અથવા વધુ જગ્યા બાકી રહે છે તેથી શીટ તે સ્તર સુધી દોરવા માટે ઉપલબ્ધ છે અને અમે તેને એક ટ્રીમ શીટ સુવ્યવસ્થિત ધાર trim તરીકે કહીએ છીએ અને ત્યાંથી આપણે સામાન્ય રીતે લંબચોરસ વિભાગ બ્લોક block બનાવીએ છીએ જેમાં લઘુત્તમ અંતર 10 મીમી અથવા તેથી વધુ હોય છે 10 મી મી થી વધુની હંમેશા ભલામણ કરવામાં આવે છે હવે પછી માર્જિન હાંસિયો મા લખવા વિશે સમજીશું જો આપણે જમણી બાજુ થી ડાબી બાજુ તરફ જોઈશુ તો આ માર્જિન રેખાઓની પહોળાઈ ડાબી બાજુ એ થોડી વઘુ પહોળી છે તે જગ્યા વધારાની જગ્યા આપણે ઓછામાં ઓછી 20 મી જગ્યા વાપરવા જઈએ છીએ તે છોડવી પડશે જે માર્જિનની સાથે ડાબી બાજુ છે તે જગ્યા કાણા પાડવા માટે આપવામાં આવે છે જો કોઈ વ્યક્તિ આ ડ્રોઈંગ શીટ્સને સ્ટેપલ કરવા માંગે છે અથવા કદાચ રેકોર્ડ રાખવા માટે કાણા પાડવા માંગે છે તો આ વધારાની જગ્યા નો ઉપયોગ કરી શકશે ડ્રોઈંગ શીટ લેઆઉટ માટેનો બીજો એક સંદર્ભ ગ્રીડ સિસ્ટમ છે ફ્રેમ ની અંદર ડ્રોઇંગ ના સરળ સ્થાન માટે આ તમામ માપ ની ઔદ્યોગિક ડ્રોઈંગ શીટ્સ પર દોરવામાં આવે છે ફ્રેમ્સ ની લંબાઈ અને પહોળાઈ એક સમાન વિભાગોમાં વિભાજીત કરવામાં આવે છે અને નંબર અથવા મોટા કેપિટલ capital અક્ષરોનો ઉપયોગ કરીને લેબલ કરવામાં આવે છે જો આપણે આને ડ્રોઈંગ શીટ પર જોઈ રહ્યા છીએ તો આપણે સંદર્ભ ગ્રીડ સિસ્ટમ જોઈ શકીએ છીએ ઊભી દિશામાં આપણે ઉપર ડાબા ખૂણાથી શરૂ થતા મોટા અક્ષરો A B C D આપીએ છીએ અને અહીં આપણે A B C અને D જોઈએ પણ છીએ એ જ રીતે આડી દિશામાં આપણે અંકો 1 2 3 અને 4 આપીએ છીએ ઉદાહરણ તરીકે આપણી પાસે અહીં એક ડ્રોઇંગ છે અહીં સમાન અથવા તો ભાગ અથવા અન્ય વસ્તુઓનું બીજું ડ્રોઇંગ હોઈ શકે છે આ સંદેશને વધુ સારી રીતે પહોંચાડવા માટે આપણે સામાન્ય રીતે આ સંદર્ભ ગ્રીડ સિસ્ટમ નો ઉપયોગ કરીએ છીએ તે ભાગ સંદર્ભ ગ્રીડ સિસ્ટમ માં હશે જેમ કે 3 4 અને C અને B ભાગમાં રહેલ માહિતી તેથી આ A B C D અને 1 2 3 4 ડ્રોઈંગ શીટ ના જુદા જુદા ક્ષેત્રોના ભાગોને રજૂ કરે છે ઉદાહરણ તરીકે અહીં W A B ક્ષેત્રમાં 1 2 જમણી બાજુ ઉપર ક્ષેત્રમાં છે ઉપર ડાબી બાજુ જમણી નીચે ડાબી અને નીચે જમણી આડી કિનારીવાળા ગ્રીડ માં અંક લેબલ કરેલ છે જ્યારે ઊભી ધારવાળા ગ્રીડ માં મોટા અક્ષરો અથવા કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરીને લેબલ કરેલ દર્શાવેલ છે દરેક ગ્રીડની લંબાઈ 25 મી મી થી 75 મિમિ ની વચ્ચે ની હોઈ શકે છે જે અમે આ નીચેની મર્યાદા અથવા ઉપર ની મર્યાદા ઓ નો ઉપયોગ કરીએ છીએ તે ડ્રોઈંગ શીટ પર આધારિત છે આ ડ્રોઈંગ શીટ લેઆઉટ નો બીજો આવશ્યક ઘટક એ રીવીઝન ટેબલ કોષ્ટક table છે અહીં આપણે તે રીવીઝન શીટ શોધી શકીએ રીવીઝન ટેબલ કોષ્ટક table સામાન્ય રીતે ડ્રોઇંગ ફ્રેમની ઉપરની જમણી બાજુએ સ્થિત હોય છે ત્યાં બધા ડ્રોઈંગ માં કરવામાં આવતા ફેરફારો દર્શાવવા જોઈએ સામાન્ય રીતે આ એન્જિનિયરિંગ ડ્રોઈંગ માટે એકવાર પૂરુ થાય છે અને જો ત્યાં કોઈ ડ્રોઇંગ માં સંશોધનની સુધારણા revision આવશ્યકતા હોય તો વધુ એક ડ્રોઈંગ શીટ સુધારણા સાથે દોરવામાં આવે છે સામાન્ય રીતે ડ્રોઈંગ શીટ માટે તકનીકી એક ટેબલ તરીકે દોરવામાં આવે છે જેને આપણે સંશોધન સુધારણા revision ટેબલ કોષ્ટક table કહીએ છીએ ઉત્પાદન ડ્રોઇંગ માટે ડ્રોઈંગ માં સામેલ ઘટકો ઉદાહરણ તરીકે જેમ કે એક ભાગ પિત્તળ થી બનેલો છે બીજો ભાગ કાંસા થી બનાવવામાં આવે છે બીજો ભાગ લોખંડ થી બનાવવામાં આવે છે તેથી આ વિવિધ સામગ્રી નો ઉલ્લેખ કરવો પડશે તેથી તે હેતુ માટે સામગ્રી અથવા ભાગો ની સૂચિ કે જેને બિલ ઓફ મટીરીઅલ કહેવામાં આવે છે પણ શામેલ કરવામાં આવે છે જો ડ્રોઈંગ માં ઘણા ભાગો શામેલ છે અથવા જો તે એસેમ્બલી સંયોજન assembly હોય તો ભાગ ની સૂચિ નુ ટેબલ કોષ્ટક table દોરવામાં આવે છે ભાગોની સૂચિ સામાન્ય રીતે શીર્ષક બ્લોકની ઉપરની બાજુ ફ્રેમ ની નીચે જમણી બાજુ એ દોરવામાં આવે છે સામાન્ય રીતે આપણી પાસે શીર્ષક બ્લોક અહીં હોય છે જે આપણી પાસે છે ચાલો ડ્રોઈંગ શીટ નું ઉદાહરણ જોઈએ તેથી સંદર્ભ ગ્રીડ સિસ્ટમો ના અક્ષરો સાથેની ડ્રોઈંગ શીટ જેમાં આપણે તેને જોઈ શકીએ છીએ આ સંદર્ભ ગ્રીડ સિસ્ટમ છે આપણે શીર્ષક બ્લોક અને મૂળ ઘટકો જોઈ શકીએ છીએ જે આપણે આઈસોમેટ્રિક વ્યુ દ્રશ્યો ત્રિ પરિમાણીય ઓબ્જેક્ટ અને તેમના પ્રોજેકશન વ્યુ દ્રશ્યો જોઈ શકીએ છીએ કોઈપણ આંતરિક વિગતો અને તે બતાવવાની હોય તો તે પણ બતાવવામાં આવશે આપણે જોઈ શકીએ છીએ કે શીર્ષક બ્લોક માટે મોટા કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને અહીં આપણે અમુક ક્રમાંક પ્રકારની સિસ્ટમ જોઈ શકીએ છીએ ત્યાં રેખાઓ છે અને કેટલીક સંખ્યા ઓ જેને પરિમાણો કહેવામાં આવે છે અને આપણે તેને પછી જોઈશું હવે ડ્રોઈંગ શીટ ના પરિમાણો પર પાછા આવી રહ્યા છીએ જ્યાં આપણે ડ્રોઇંગ બતાવ્યા છે ઉદાહરણ તરીકે વ્યાસવાળા વર્તુળ જેવું કંઈક અને તેથી આવી વસ્તુઓનું પરિમાણ ના કેવી રીતે લખવું તે આપણે આ વિભાગમાં જોઈશું આમાં આપણે જોઈએ છીએ કે કયા પરિમાણો શામેલ છે પરિમાણ ના મૂળભૂત નિયમો એન્જિનિયરિંગ ડ્રોઈંગ માં સારા પરિમાણો માટે જરૂરી માર્ગદર્શિકા ચાલો પ્રથમ ભાગ જોઈએ કે પરિમાણો શું છે અમે ડિઝાઇન અથવા મોડેલ આકારના માપ અને સ્થિતિ ને રજૂ કરવા માટે પરિમાણોનો ઉપયોગ કરીએ છીએ પરિમાણ એ આંકડાકીય મૂલ્ય છે જે માપનના યોગ્ય એકમોમાં વ્યક્ત થાય છે અને માપ ના સ્થાન અભિગમ ફોર્મ અથવા કોઈ ભાગ ની અન્ય ભૌમિતિક લાક્ષણિકતાઓને વ્યાખ્યાયિત કરવા માટે વપરાય છે ઉદાહરણ તરીકે હું આ લંબચોરસને રજૂ કરવા માગું છું પછી સ્વાભાવિક રીતે મારે તેની ઊંચાઈ શું હોઇ શકે અને તેની પહોળાઈ અને લંબાઈ શું હોઈ શકે તેનો ઉલ્લેખ કરવો પડશે કદાચ તે જમીનની સપાટીથી 5 મીટરની ઉપર હોઈ શકે તેથી આ પ્રકારનું પરિમાણ જે આપણે આ વ્યાખ્યાનમાં શીખીશું ઉત્પાદન સુવિધામાં મશિનિસ્ટ્સ મશિન ચલાવનાર machinists સાથે વાતચીત કરવાની પદ્ધતિમાં યોગ્ય પરિમાણોની આયામ ની જરૂર છે આ ડ્રોઈંગ શીટ નું આ પરિમાણ એ છે કે તકનીકી માહિતી વિવિધ પ્રકારની હોય છે તેઓ રેખીય પરિમાણો હોઈ શકે છે તે કદાચ કોણીય હોઈ શકે છે ત્રિજ્યા અથવા સિલિન્ડરનો વ્યાસ અથવા કર્વ નો વળાંક નો ભાગ રજૂ કરે છે અને ચોક્કસ સંદર્ભ સ્કેલના સાપેક્ષે સંદર્ભમાં ચાલો પરિમાણોની મૂળભૂત પરિભાષા જોઈએ અહીં આપણે કોઈ ચોક્કસ આકાર નો ઓબ્જેક્ટ બતાવી રહ્યા છીએ ત્યાં આપણે રેખાઓ અને તીર જેવું કંઈક બતાવી રહ્યા છીએ અને અમુક અક્ષાંશ સાથે કેટલાક અંકો બતાવી રહ્યા છીએ એ જ રીતે અહીં પણ આપણે તીર સાથે કેટલાક અંકો બતાવી રહ્યા છીએ જેને પરિમાણ કહેવામાં આવે છે ચોક્કસપણે આ મોટા પાયે માહિતી છે તેથી આપણે તેને મૂળભૂત પરિમાણ મૂલ્ય તરીકે કહીએ છીએ પરિમાણને રજુ કરવા માટે અમને પરિમાણ રેખાની જરૂર છે તેથી ત્યાં એક રેખા લાઇન છે જ્યારે પરિમાણ સમાપ્ત થાય છે ત્યારે અમે તેને એક તીર દ્વારા બતાવીએ છીએ તેથી એક તીર વાળી રેખાને સમાપ્તિ પ્રતીક કહેવામાં આવે છે કોઈપણ લંબાઈ સ્કેલ જેનો અમે ઉપયોગ કરવા માંગીએ છીએ તે આપણે તીર સાથે સમાપ્ત થતી ઊંચાઈ ઓ દ્વારા તેને રેખા દ્વારા બતાવવું પડશે જ્યારે આપણે ક્યારેક ક્યારેક પરિમાણો બતાવીએ છીએ ત્યારે આપણે ડ્રો રેખાઓ દોરીએ છીએ ઉદાહરણ તરીકે અહીં આ એક અને આ એક આ ડ્રોઇંગ નો ભાગ નથી પરંતુ આ પરિમાણ રેખા ઓ ને રજુ કરવા માટે આપણે સામાન્ય રીતે તે રેખા દોરીએ છીએ જેને એક્સ્ટેંશન રેખા કહેવામાં આવે છે જ્યારે પણ કર્વ વળાંક સામેલ થાય છે ત્યારે તે પરિમાણ ની ત્રિજ્યા બતાવવી સામાન્ય પ્રથા છે ઉદાહરણ તરીકે અહીં આપણી પાસે અર્ધ ગોળ ચાપ છે તેથી તેની પાસે 1 25 ની ત્રિજ્યા હોવી આવશ્યક છે અને ત્રિજ્યા ના પ્રતીક માટે આપણે R અક્ષરનો ઉપયોગ કરીએ છીએ અહીં આપણે લીડર લાઈન બતાવી રહ્યા છીએ આ પણ રેડિયલ લાઇન છે તેથી આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં એક એરોહેડ છે જે તે દિશામાં જાય છે "phi" એ વ્યાસનું પ્રતીક છે અને તેનું પરિમાણ મૂલ્ય 1 0 છે તેથી જ્યારે પણ વ્યાસ નું પ્રતીક વાપરવું પડે ત્યારે આપણે સામાન્ય રીતે phi ગ્રીક અક્ષર નો ઉપયોગ કરીએ અને જ્યારે પણ તે ત્રિજ્યા હોય ત્યારે આપણે R નો ઉપયોગ કરીએ છીએ જ્યારે પણ આપણી પાસે નળાકાર પદાર્થો હોય ત્યારે સેન્ટરલાઇન કેન્દ્ર રેખા centerline તરીકે ઓળખાતી એક વધુ રેખા લાઇન હોય છે અને અમે તે અક્ષ વિશે બતાવવા માંગીએ છીએ આપણે આ કેન્દ્ર રેખાઓ સાથે જઈએ છીએ જ્યારે પણ અમે સંદર્ભ પરિમાણોને રજૂ કરવા માંગતા હોઈએ ત્યારે આપણે તે કૌંસનો ઉપયોગ કરીએ છીએ અને 2 50 તે સૂચવે છે કે આ લંબાઈ 2 5 હોવી જોઈએ તે ડ્રોઇંગ માં હોઈ શકે છે તે 2 5 ન હોઈ શકે પરંતુ જ્યારે પણ લોકો આ પરિમાણોને ફક્ત આ પેરેન્થેસિસનો ઉપયોગ કરવા માટે રજૂ કરવા સરળ બનાવવા માંગતા હોય અક્ષર 2 5 અને એરોહેડ્સ સાથે તે પ્રકારના પરિમાણોને સંદર્ભ પરિમાણો કહેવામાં આવે છે આ ફક્ત ડ્રોઈંગ ને રજૂ કરવા માટે આપવામાં આવેલા વધારાના પરિમાણો છે આ પરિમાણની જટિલ વિગતો ડ્રોઇંગ માં પહેલેથી જ આપેલ હોવી જોઈએ ચાલો બીજું ચિત્ર જોઈએ અહીં આપણે આ આકાર જોઈ રહ્યા છીએ આપણે અહીં નોંધી શકીએ છીએ કે ત્યાં મૂળભૂત પરિમાણ તરીકે 1 20 સાથે વિસ્તરણ રેખાઓ છે અહીં આપણે પણ જોઈ શકીએ છીએ કે જ્યારે ત્યાં આપણી પાસે નળાકાર પદાર્થો હોય ત્યારે કેન્દ્ર રેખાઓ હોય છે ઉદાહરણ તરીકે આ નળાકાર નળાકાર ભાગો છે અને અક્ષ જેવા કંઈકનું પ્રતિનિધિત્વ કરવું ગમે છે તે કેન્દ્ર રેખાઓ નો આપણે ઉપયોગ કરીએ છીએ જ્યારે પણ સામગ્રી બતાવવા માટે બહાર દર્શાવવામાં આવે છે અથવા જ્યારે પણ સામગ્રી શરૂ થવાની છે ત્યારે અમે તેને આ ડૅશ રેખાઓ લાઇનો દ્વારા બતાવીએ છીએ આ અમારા કોર્સ દરમ્યાન ની અંદર ની વિગતો છે આપણે શીખીશું કે આ ડેશ રેખા ઓ લાઈનો શું છે અને ડેશ ડોટ રેખાઓ પણ છે અને આ સતત લાઈનો પણ શું છે હમણાં સુધી અમે અહીં પરિમાણો અને ત્રિજ્યા પ્રતીકો વ્યાસ અને આ સંદર્ભ પરિમાણો જોશું જ્યારે પણ પરિમાણો સ્કેલ મુજબ દોરવાના ન હોય ત્યારે સામાન્ય રીતે અમે તે એરો દ્વારા એક રેખાં દ્વારા દર્શાવીએ છીએ જે 0 75 દર્શાવે છે જે પરિમાણ તેમાં શામેલ છે અમે બતાવીએ છીએ કે પરિમાણ અને જ્યારે પણ સ્કેલ મુજબ દોરવાના ન હોય ત્યારે આપણે ફક્ત એક રેખાંકિત છોડી દઈએ છીએ તેથી આ કિસ્સામાં આ બે પોઇન્ટ વચ્ચેનું અંતર 0 75 છે ખુબ ખુબ આભાર